આ સત્રમાં આપનું સ્વાગત છે આપણે હજી સુધી કેટલીક બ્લેક બોક્સ પરીક્ષણ તકનીકો પર ધ્યાન આપ્યું છે અને હવે આપણે વ્હાઇટ બોક્સ પરીક્ષણની કેટલીક તકનીકો તરફ ધ્યાન આપીએ વ્હાઇટ બોક્સ પરીક્ષણમાં આપણે પહેલેથી જ કહ્યું હતું કે કોડ સ્ટ્રક્ચરની તપાસ કરીને આપણે પરીક્ષણના કેસો બનાવવાના છે અને ત્યાં ઘણી વ્હાઇટ બોક્સ પરીક્ષણ વ્યૂહરચનાઓ છે જે લગભગ એક ડઝન જેટલી છે આપણે વ્હાઇટ બોક્સ પરીક્ષણ દીઠ 6 7 મહત્વપૂર્ણ વ્યૂહરચના જોઈશું આને સ્ટ્રક્ચરલ પરીક્ષણ કહેવામાં આવે છે કારણ કે કોડના બંધારણની તપાસ કરીને પરીક્ષણના કેસો વિકસિત કરવામાં આવે છે આપણે કહ્યું હતું કે મોટી સંખ્યામાં વ્હાઇટ બોક્સ પરીક્ષણ વ્યૂહરચનાઓ છે પરંતુ આશરે આપણે તેમને કવરેજ આધારિત મુદ્દાઓ અને ફોલ્ટ આધારિત મુદ્દાઓમાં વર્ગીકૃત કરી શકીએ છીએ કવરેજ આધારિતમાં પરીક્ષણના કેસો કેટલાક પ્રોગ્રામ એલિમેંટના કવરેજને પ્રાપ્ત કરવા માટે રચાયેલ છે આપણે નિવેદનોને કવરેજ કરવાનો પ્રયત્ન કરીએ છીએ આપણે શરતો અથવા નિર્ણયોને આવરી લેવાનો પ્રયત્ન કરીશું નિર્ણય કવરેજ માં આપણે યાદ રાખીશું કે નિર્ણય નિવેદનો જેવા કે if while સામેલ છે જ્યારે નિવેદન ટેસ્ટ કેસ લઈએ ત્યારે ખાતરી કરીશું કે તેમાં બંને સાચા અને ખોટા મૂલ્યો છે જેથી પ્રોગ્રામ તત્વ આ નિર્ણય પરીક્ષણ દ્વારા આવરી લેવામાં આવે છે જ્યારે ફોલ્ટ આધારિત પરીક્ષણ તરીકે આપણે અમુક ચોક્કસ પ્રકારના દોષોને શોધવા માટે પરીક્ષણના કેસોની રચના કરીએ છીએ ઉદાહરણ તરીકે ચલનો પ્રકાર ખોટો છે તે દોષ હોઈ શકે છે પૂર્ણાંકને ફ્લોટ અથવા ફ્લોટને પૂર્ણાંક તરીકે લખ્યું હોય તેથી આપણે તે બાબતોને યોગ્ય રીતે તપાસવા માટે ફોલ્ટ આધારિત પરીક્ષણ તકનીકોનો ઉપયોગ કરીશું કવરેજ આધારિત પરીક્ષણમાં આપણે પ્રોગ્રામ એલિમેંટને આવરી લેવા માટે પરીક્ષણના કેસોની રચના કરીએ છીએ જ્યારે એક ખામી આધારિત પરીક્ષણમાં આપણે ચોક્કસ પ્રકારની ભૂલો જોઈશું અને ચેક કરીશું કે તે શોધી લેવામાં આવી છે કે કેમ હું એમ કહી રહ્યો હતો કે મોટી સંખ્યામાં વ્હાઇટ બોક્સ પરીક્ષણ તકનીકીઓ છે આ ફક્ત આનો એક નમૂનો છે નિવેદન કવરેજ શાખા કવરેજ પાથ કવરેજ મલ્ટિપલ કંડિશન કવરેજ મલ્ટિશન શરત નિર્ણય કવરેજ પરિવર્તન પરીક્ષણ અને ડેટા ફ્લો પરીક્ષણ છે તેથી ચાલો આપણે એક સરળ ટૅક્નિક જોઈએ જે નિવેદન કવરેજ આધારિત પરીક્ષણ છે પરંતુ તે પહેલાં આ વિશે કેટલીક ખૂબ જ સરળ વિભાવનાઓ જોવાનો પ્રયાસ કરીએ એક બાબત એ છે કે જો તમે પર્યાપ્ત બ્લેક બોક્સ પરીક્ષણ કરી રહ્યાં છો તો આપણે વ્હાઇટ બોક્સ પરીક્ષણ જરૂરી છે કે નહીં તે સ્પષ્ટ કરવું જોઈએ માની લો કે આપણે બ્લેક બોક્સનું સંપૂર્ણ પરીક્ષણ કર્યું છે શું આપણે એમ કહી શકીએ કે આપણે વ્હાઇટ બોક્સ પરીક્ષણ છોડીશું અથવા જો આપણે સંપૂર્ણ વ્હાઇટ બોક્સ પરીક્ષણ કર્યું છે તો શું આપણે કહી શકીએ કે બ્લેક બોક્સ પરીક્ષણ છોડી શકાય છે આપણે કહીએ કે ના બંને કરવા પડશે જ તો આપણે એક માન્ય કારણ આપવું પડશે જેમાં બતાવી શકાય કે જો તમે બ્લેક બોક્સ પરીક્ષણ ન કર્યું હોય તો તમે આ પ્રકારની સમસ્યાઓ ચૂકી જશો અથવા જો તમે વ્હાઇટ બોક્સ પરીક્ષણ ન કરો તો ફક્ત બ્લેક બોક્સ પરીક્ષણ કરો પછી બ્લેક બોક્સ પરીક્ષણથી આ પ્રકારની સમસ્યાઓ શોધી શકશો નહીં મારે ઉદાહરણો આપવા પડશે તો તમને શું લાગે છે તે બંને જરૂરી છે અને જો બ્લેક બોક્સ અને વ્હાઇટ બોક્સ પરીક્ષણ બંને જરૂરી છે તો તમારે એકલા બ્લેક બોક્સ પરીક્ષણ દ્વારા શોધી શકાય તેવા બગ્સના ઉદાહરણો આપવાના રહેશે અને તમારે એકલા વ્હાઇટ બોક્સ પરીક્ષણ દ્વારા શોધી શકાતી બગ્સના ઉદાહરણો આપવાના રહેશે તો પછી આપણે કહી શકીએ કે હા બંને જરૂરી છે આપણે બ્લેક બોક્સ પરીક્ષણમાં ઇનપુટ ડેટા પર મોડેલ બનાવી અને ટેસ્ટ કેસ પેદા કરવાના છે પરંતુ અને આ જરૂરીયાતો અથવા સોફ્ટવેરની કાર્યક્ષમતાના વર્ણન પર આધારિત છે પરંતુ તે પછી આપણને કોડના ભાગ વિશે કોઈ ખ્યાલ નથી તેથી પ્રોગ્રામરોએ કેટલાક કોડ લખ્યા છે જે ખરેખર આવશ્યકતાનો ભાગ નથી તેથી જો ચોક્કસ ઇનપુટ સંયોજન આપવામાં આવે તો તે કોડ સક્રિય થઈ જાય છે અને તે આવશ્યકતામાં ઉલ્લેખિત નથી તેથી બ્લેક બોક્સ પરીક્ષણનો ઉપયોગ કરીને આપણે તે ચકાસી શકતા નથી આપણને ખબર નથી કે તે ઇનપુટ મૂલ્યો શું છે કારણ કે ઇનપુટ મૂલ્યો ખૂબ મોટા છે અને જ્યાં સુધી જરૂરીયાતોમાં તેના વિશે કોઈ દૃશ્ય લખ્યું નથી ત્યાં સુધી આપણે ખરેખર તે ઇનપુટ મૂલ્યોનું પરીક્ષણ કરી શકતા નથી અને તે જ રીતે ટ્રોજન ને અમલમાં મૂકી શકાય છે કે પ્રોગ્રામરો એવો કોડ લખે છે કે જ્યારે અમુક ઇનપુટ મૂલ્યો આપવામાં આવે છે તે પછી તે કોડ કાર્ય કરે છે અને સંભવત કેટલાક ડેટાને બહાર અને તેથી આગળ ટ્રાન્સમિટ કરે છે તેથી બ્લેક બોક્સ પરીક્ષણનો ઉપયોગ કરીને કોડમાં ટ્રોજન છે કે કેમ તે તપાસવું અશક્ય છે અને તમે જાણો છો કે વ્હાઇટ બોક્સ પરીક્ષણ વિશે શું છે શું તમે એક ઉદાહરણ આપી શકો છો કે વ્હાઇટ બોક્સ પરીક્ષણ કેવા પ્રકારની બગ શોધી શકશે નહીં જે ફક્ત બ્લેક બોક્સ પરીક્ષણ દ્વારા જ શોધી શકાય છે વ્હાઇટ બોક્સ પરીક્ષણમાં આપણે ફક્ત કોડને જોતા હોઈએ છીએ આપણે જરૂરીયાતોના દસ્તાવેજને જોતા નથી આપણે જરૂરી દસ્તાવેજોના આધારે પરીક્ષણના કેસોની રચના કરતા નથી ફક્ત કોડના આધારે રચનાને ઓળખીએ છીએ અને પછી પરીક્ષણના કેસોની રચના કરીએ છીએ પરંતુ શું જો કોડમાં કેટલાક ફંકશન નથી કે જે ત્યાં હોવા જોઇયે કેમકે તે આવશ્યકતાઓમાં છે કે આ ઇનપુટ હેઠળ આ ક્રિયા થવી જોઈએ પરંતુ તે પછી કોડનો તે ભાગ ખૂટે છે તેના માટે કોઈ કોડ નથી દેખીતી રીતે કોડને જોઈને તમે જાણી શકતા નથી કે કેટલીક કાર્યક્ષમતા ખૂટે છે તેથી બ્લેક બોક્સ અને વ્હાઇટ બોક્સ પરીક્ષણ બંને જરૂરી છે અને આને પ્રશંસાત્મક પરીક્ષણ વ્યૂહરચના તરીકે ઓળખવામાં આવે છે હવે ચાલો કવરેજ આધારિત પરીક્ષણ જોઈએ ચાલો આપણે આગળ વ્હાઇટ બોક્સ પરીક્ષણ કવરેજ આધારિત પરીક્ષણ અને દોષ આધારિત પરીક્ષણ પર ધ્યાન આપીએ કવરેજ આધારિત પરીક્ષણમાં આપણે કહ્યું છે કે આપણે પરીક્ષણના કેસો લખીએ છીએ કે જેમાં કેટલાક પ્રોગ્રામ એલિમેંટને આવરી લેવામાં આવે છે અને જો પૂરતું કવરેજ પ્રાપ્ત થાય છે તો આપણે તે વ્યૂહરચનાઓ જેવી કે નિવેદન કવરેજ પાથ કવરેજ વગેરેનું પરીક્ષણ કરીશું અને ફોલ્ટ આધારિત પરીક્ષણ પાછળના વિચારમાં આપણે પ્રોગ્રામરો સામાન્ય રીતે કરેલા ખામીના પ્રકારને ઓળખીએ છીએ અને પછી તપાસો કે તે દોષો અસ્તિત્વમાં છે કે નહીં આનું એક ઉદાહરણ છે પરિવર્તન પરીક્ષણ આપણે તેમાંના કેટલાક કવરેજ આધારિત પરીક્ષણોને જોઈએ છીએ અને આપણે ફોલ્ટ આધારિત પરીક્ષણને પણ જોઈએ છીએ જે પરિવર્તન પરીક્ષણ છે અને કવરેજ આધારિત પરીક્ષણમાં આપણી પાસે લક્ષ્યાંકિત કરેલા વિશિષ્ટ પ્રોગ્રામ એલિમેંટના આધારે વિવિધ વ્યૂહરચનાઓ છે ઉદાહરણ તરીકે વિધાન કવરેજમાં પ્રોગ્રામ એલિમેંટ નિવેદન છે શાખા કવરેજમાં જેને અહીં નિર્ણય કવરેજ તરીકે પણ ઓળખવામાં આવે છે આપણે દરેક શાખાની સ્થિતિની તપાસ કરીએ છીએ કે તેનું સાચુ કે ખોટુ મૂલ્ય છે સ્થિતિની કવરેજને બહુવિધ શરત કવરેજ તરીકે પણ કહેવામાં આવે છે તેથી અહીં દરેક સંયોજન સ્થિતિની ઘટક સ્થિતિઓ છે કે કેમ તેથી નિર્ણય અભિવ્યક્તિમાં સંયોજન શરતો C 1 અને C 2 અથવા C 3 હોઈ શકે છે શું આ દરેક C 1 C 2 C 3 સાચા અને ખોટા મૂલ્યો લે છે બહુવિધ સ્થિતિ ઇનપુટ શરતોના તમામ સંભવિત સંયોજનો ધ્યાનમાં લેવામાં આવે છે કે કેમ પાથ કવરેજ અવલંબન કવરેજ અને તેથી વધુ ત્યાં વિવિધ પ્રકારના પ્રોગ્રામ એલિમેંટ છે જે વિવિધ કવરેજ વ્યૂહરચનાઓને લક્ષ્ય રાખે છે આ લક્ષ્ય નિવેદન શાખા શરત બહુવિધ શરતો કે જે બધા સંભવિત સંયોજનો છે પ્રોગ્રામ પાથ છે કે કેમ તે પ્રોગ્રામના પાથને આવરી લેવામાં આવ્યા છે ડેટા પરાધીનતાને આવરી લેવામાં આવે છે કે નહીં તેથી પ્રોગ્રામ એલિમેન્ટ કવરેજના આધારે વ્હાઇટ બોક્સ પરીક્ષણ માટે આપણી પાસે વિવિધ વ્યૂહરચના હશે કવરેજ આધારિત પરીક્ષણમાં આપણી પાસે મજબૂત અને નબળા પરીક્ષણની કલ્પના છે જો એક પ્રોગ્રામના બધા એલિમેંટ કે જે એક વ્યૂહરચના દ્વારા આવરી લેવામાં આવ્યા છે તે અન્ય વ્યૂહરચના દ્વારા આવરી લેવામાં આવેલા પ્રોગ્રામ એલિમેંટને આવરી લેવાની બાંયધરી આપે છે તો આ મજબૂત કવરેજ છે અને જ્યાં તે ફક્ત પ્રોગ્રામ એલિમેંટના સબસેટને આવરે છે આપણે તેને નબળા પરીક્ષણ કહીશું જો બે વ્યૂહરચનાઓ તેઓ કેટલાક પ્રોગ્રામ એલિમેંટને સાથે આવરી લે છે પરંતુ તેઓ બીજા પ્રોગ્રામ એલિમેંટને અલગ અલગ પણ આવરી લે તો તેને આપણે કોમ્પ્લિમેંટરી પરીક્ષણ કહીએ છીએ તેથી આ નબળા અને કોમ્પ્લિમેંટરી પરીક્ષણની કલ્પના છે હવે ચાલો એક સરળ પરીક્ષણ વ્યૂહરચના જોઈએ જે નિવેદન કવરેજ પરીક્ષણ છે અહીં મુખ્ય હેતુ મુખ્ય ઉદ્દેશ પરીક્ષણના કેસો લખવાનું છે જેમ કે દરેક પ્રોગ્રામ સ્ટેટમેંટનો ઉપયોગ ઓછામાં ઓછી એકવાર કરવામાં આવે છે ચાલો એક સરળ વ્હાઇટ બોક્સ પરીક્ષણ જોઈએ જે કવરેજ આધારિત પરીક્ષણ જે નિવેદન કવરેજ છે આ સરળ પરીક્ષણ છે નિવેદન કવરેજ પરીક્ષણમાં અહીં વિચાર એ છે કે દરેક નિવેદનોને પરીક્ષણના કેસોના સમૂહ દ્વારા આવરી લેવાની જરૂર છે કારણ કે જ્યાં સુધી ઓછામાં ઓછું એકવાર નિવેદન ચલાવવામાં ન આવે ત્યાં સુધી તમે જાણતા નથી કે તે નિવેદનમાં કોઈ સમસ્યા છે કે નહીં તેથી તે અહી મુખ્ય વિચાર છે આપણે પરીક્ષણનાં કેસો લખીએ છીએ કે દરેક નિવેદન ઓછામાં ઓછું એક વાર એક્ઝિક્યુટ કરવામાં આવે છે અથવા આવરી લેવામાં આવે છે કારણ કે જ્યાં સુધી કોઈ નિવેદન ચલાવવામાં ન આવે ત્યાં સુધી તમને ખબર નથી હોતી કે નિવેદનમાં કોઈ સમસ્યા છે કે નહીં આપણે પરીક્ષણના કેસો આપવાનું ચાલુ રાખીએ છીએ અને નિવેદનો ચલાવવામાં આવી રહ્યાં છે કે નહીં તે નિરીક્ષણ કરીએ છીએ અથવા માપીએ છીએ અને જો તમામ નિવેદનોને અમલમાં મૂકવામાં આવે છે તો આપણે જાણીએ છીએ કે 100 ટકા નિવેદન કવરેજ પ્રાપ્ત થયું છે આપણે અહીં તે લખ્યું છે કે જ્યાં સુધી ઓછામાં ઓછા એક પરીક્ષણના કેસ માટે નિવેદન યોગ્ય રીતે કાર્ય કરવા માટે અવલોકન કરવામાં ન આવે ત્યાં સુધી આપણે જાણતા નથી કે તે કાર્ય કરશે કે નહીં અને નિવેદન કવરેજ સાથેની સમસ્યા એ પણ છે કે નિવેદનની અવલોકન કરીને એક ઇનપુટ માટે સારું કામ કરે છે તો અન્ય ઇનપુટ્સ માટે પણ તે કામ કરશે તેની ખાતરી આપતું નથી પરંતુ તમને એ ખબર હોય કે ઓછામાં ઓછું તે એક નિવેદન ઇનપુટ્સ માટે સારું કામ કરે છે અહીં આપણી પાસે આ મેટ્રિક છે જેમાં ટકાવારી આવરી લેવામાં આવે છે ટકાવારી નિવેદન આવરી લે છે જે નિવેદનોની કુલ સંખ્યા છે અને તેમાંથી કેટલા નિવેદનો એક્ઝિક્યુટ થયા છે તેથી તમે કહી શકો છો કે ટકા નિવેદન કવરેજ નિવેદનોના કયા અપૂર્ણાંકને અમલમાં મૂકવામાં આવ્યા છે તેના આધારે નિવેદન કવરેજ ટકા દર્શાવે છે અને સામાન્ય રીતે આપણે 100 ટકા નિવેદન કવરેજની અપેક્ષા કરીએ છીએ સિવાય કે આપણી પાસે પહોંચ ન શકાય તેવો કોડ ન હોય આપણને 100 ટકા નિવેદન કવરેજ જોઈએ ચાલો આ ઉદાહરણ જોઈએ તેથી આ અહીં પ્રખ્યાત અલ્ગોરિધમ છે ફક્ત કોડ મેં અહીં લીધો છે તે બે પરિમાણ x અને y લે છે જ્યા સુધી x y ત્યાં સુધી જો x y તો x x - y નહીં તો y y x મને લાગે છે કે હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે આ યુક્લિડનો GCD અલ્ગોરિધમ છે અહીં 6 નિવેદનો છે અને આપણી પાસે પરીક્ષણના કેસો એવા હોવા જોઈએ જેમાં તમામ વિધાનોને આવરી લેવામાં આવે બધા વિધાનોને આવરી લેવામાં આવ્યા છે કે કેમ તે ચકાસવા માટે આપણે ફક્ત એક નાનું ટૂલ લખી શકીએ છીએ અને અમુક ટૂલ્સ ઉપલબ્ધ પણ છે ઓપન સોર્સ ટૂલ્સ જેમ કે g curve ઉપલબ્ધ છે પરંતુ આપણે આપણું પોતાનું ટૂલ લખી શકીએ છીએ જે ચકાસી શકે છે કે એક્ઝેક્યુટ કરેલા નિવેદનોની ટકાવારી શું છે આપણે તે કેવી રીતે કરી શકીએ આપણે સુયોજિત કરી શકીએ છીએ કે આપણી પાસે નિવેદનની સંખ્યા ને સમાન એરેના એલિમેંટ છે આપણી પાસે નિવેદન કવરેજ તપાસવાની ઘણી રીતો હોઈ શકે છે અને જ્યારે પણ કોઈ વિશિષ્ટ નિવેદન કવર કરવામાં આવે છે ત્યારે આપણે એરેમાં અનુરૂપ વેરીએબલ પર માટે અહીં નિવેદન દાખલ કરશું તેથી જો ત્રીજા પછી આપણી આ પાસે નિવેદન હશે આ પછી સુસંગત ચલ સુયોજિત કરો પરંતુ એક વાત એ છે કે જો કોઈ શાખાઓ ન હોય તો બધા નિવેદનો આવરી લેવામાં આવશે જેથી આપણે કાર્યક્ષમ રીતે ટૂલમાં કેવી રીતે લખી શકીએ તે જ્યાંરે કોડના બ્લોકમાં પ્રવેશ કરે ત્યારે તે ત્યાંના તમામ નિવેદનોને અમલમાં મૂકશે તેથી આપણે ફક્ત બ્લોક્સને ચિહ્નિત કરવાની જરૂર છે એક નાનું ટૂલ જાતે લખવું શક્ય છે જે ટકાવારી નિવેદન કવરેજ ચકાસી શકે પરંતુ તે પછી ત્યાં ઓપનસોર્સ ટૂલ્સ ઉપલબ્ધ છે જે એક્ઝેક્યુટ કરેલા નિવેદનની ટકાવારીની જાણ કરી શકે છે સામાન્ય રીતે આપણે નિવેદન કવરેજ પ્રાપ્ત કરવા માટે વ્યવહારુ કાર્યક્રમોમાં પરીક્ષણના કેસોની રચના કરતા નથી જ્યાં સુધી આપણે 100 ટકા નિવેદન કવરેજ પ્રાપ્ત નહીં કરીએ ત્યાં સુધી આપણે ફક્ત ઇનપુટ મૂલ્યો આપીશું પરંતુ 4 લીટીઓ 5 લાઇન જેવા ખૂબ નાના પ્રોગ્રામ્સ માટે તે શોધવું શક્ય છે કે ક્યાં મૂલ્યો આપવા જોઇયે જેથી 100 ટકા નિવેદન કવરેજ થાય આ ખૂબ જ નાનો પ્રોગ્રામ અને આપણે જાણીએ છીએ કે આ બંને માટે આ સાચું હોવાથી આ લૂપમાં દાખલ થાય છે અને તેથી આપણી પાસે x y હોય તેવું ઇનપુટ આપણે આપવું પડશે અને પછી x y થાય તેવું ઈન્પુટ આપવું પડશેજે અહીં આવશે અને ઇનપુટ એવું પણ આપવું પડશે જેમાં x y થાય તેથી ખૂબ નાના પ્રોગ્રામ્સ માટે પરીક્ષણ સ્યુટ ડિઝાઇન કરવું સરળ છે જે તમામ નિવેદનોને આવરી લે પરંતુ જેમ મેં મોટા પ્રોગ્રામ્સ માટે કહ્યું છે તેમ નિવેદન કવરેજ પ્રાપ્ત કરવા માટે આપણે ખરેખર પરીક્ષણના કેસોની રચના કરતા નથી આપણે રેન્ડમ ઇનપુટ આપીએ છીએ અને કવરેજ શું પ્રાપ્ત કર્યું છે તે તપાસવાનું ચાલુ રાખીએ છીએ ઓપન સોર્સ ટૂલ અથવા પોતાનું ટૂલ વાપરી તમે ચકાસી શકો છો કે દરેક વખતે જ્યારે આપણે કોઈ પરીક્ષણ કેસ ચલાવીએ ત્યારે કવરેજ શું છે અને જ્યાં સુધી આપણને 100 ટકા નિવેદન કવરેજ ન મળે ત્યાં સુધી આપણે રેન્ડમ ઇનપુટ્સ આપવાનું ચાલુ રાખીએ છીએ તેથી જો તમે જાતે જ પરીક્ષણના કેસોની રચના કરો છો તો આપણે જોશું કે તે નાના પ્રોગ્રામ માટે આ તે મૂલ્યો છે જેની સાથે આપણે 100 ટકા નિવેદન કવરેજ પ્રાપ્ત કરી શકીએ છીએ નિવેદન કવરેજ ખૂબ જ સરળ ખ્યાલ છે પરંતુ તે ખૂબ ઓછી ભૂલ શોધી શકે છે કારણ કે તે એક સૌથી નબળુ પરીક્ષણ વ્હાઇટ બોક્સનું સૌથી નબળું પરીક્ષણ છે ચાલો મજબૂત વ્હાઇટ બોક્સ પરીક્ષણ જોઈએ એક મજબૂત પરીક્ષણ શાખા કવરેજ અથવા નિર્ણય કવરેજ છે નિર્ણયના કવરેજમાં પરીક્ષણના કેસોની રચના એવી કરવામાં આવે છે કે દરેક શાખાની સ્થિતિ સાચી અને ખોટી કિંમતો ધારે છે તેથી જ્યારે પણ આપણી પાસે નિર્ણય નિવેદન હોય તો તે if while for ના સ્વરૂપમાં હોય આપણે તપાસીશું કે આમાંથી દરેક નિર્ણય સાચા મૂલ્ય અને ખોટા મૂલ્ય બંને ધારે છે કે કેમ તો પછી આપણે કહીએ કે 100 ટકા શાખા કવરેજ પ્રાપ્ત થાય છે તેથી તે જ પ્રોગ્રામ માટે આપણને અહીં શાખાઓ લઈએ જ્યારે અહીં નિર્ણયો લેવામાં આવે છે અને જ્યારે તે તપાસશે કે કેમ તે બંને સાચા અને ખોટા છે અહીંની સ્થિતિ સાચી અને ખોટી બંને છે 'If' માટેની આ સ્થિતિ સાચી અને ખોટી બંને છે તો આપણે જરૂર પડશે કે પરીક્ષણના કેસો આ અભિવ્યક્તિને સાચા અને ખોટા બને અને આ અભિવ્યક્તિ સાચી અને ખોટી બને અને પછી કહીશું કે શાખા કવરેજ પ્રાપ્ત થયુ છે ખૂબ નાના પ્રોગ્રામ્સ માટે આપણે ફરીથી શાખા કવરેજ પ્રાપ્ત કરવા માટે પરીક્ષણના કેસો પેદા કરી શકીએ છીએ અથવા આપણે લખી શકીએ છીએ તેથી આપણે જોઈ શકીએ છીએ કે મૂલ્યોનો આ સમૂહ તે શરતોને સાચી અને ખોટી બંને સેટ કરશે પરંતુ મોટા જટિલ પ્રોગ્રામ્સ માટે શાખા કવરેજ પ્રાપ્ત કરવા માટે પરીક્ષણના કેસોની રચના કરવી ખૂબ મુશ્કેલ છે અને વ્યવહારમાં શાખાના કવરેજને પ્રાપ્ત કરવા માટે ખરેખર કોઈ પરીક્ષણના કેસોની રચના કરતું નથી તેઓ ઇનપુટ મૂલ્યોને રેંડમ રૂપે આપશે અને કવરેજ ટૂલ પ્રાપ્ત શાખાના કવરેજને તપાસશે અહીં ફરીથી શાખા કવરેજ તપાસી રહ્યા છીએ કેટલું શાખા કવરેજ મેળવ્યું તે ટૂલ લખવાનું ખૂબ જ સરળ છે અને ઓપનસોર્સ સાધનો ઉપલબ્ધ છે જે શાખા કવરેજ કેટલું છે તે જાણ કરી શકે છે અહી ટકા એ શાખા કવરેજ છે જે આપણે લખી શકીએ તે અમલી શાખાઓની સંખ્યા ને સંભવિત શાખાઓની સંખ્યા વડે ભાગવાથી મળે છે યુક્લિડ GCD પ્રોગ્રામમાં બે શાખા શરતો છે તેથી આપણે ચાર શાખા પરિણામો ચાર શક્ય શાખા પરિણામો છે અને તેમાથી કેટલા લેવામાં આવ્યા એના આધાર પર આપણે અમલી શાખા મળશે તેથી તે 1 4 25 ટકા અથવા 2 4 50 ટકા અથવા 75 ટકા અથવા 100 ટકા હોઈ શકે છે વ્હાઇટ બોક્સ પરીક્ષણમાં બે વ્યૂહરચના નિવેદન કવરેજ અને શાખા કવરેજની ચર્ચા કર્યા પછી આપણે કહી શકીએ કે એમાથી કયું મજબૂત પરીક્ષણ છે કારણ કે વિચાર એ છે કે જો તમે મજબૂત પરીક્ષણ કરી રહ્યા છો તો તમારે નબળા પરીક્ષણો કરવાની જરૂર નથી કેમ કે મજબૂત પરીક્ષણમાં નબળા પરીક્ષણના તમામ પ્રોગ્રામ એલિમેંટને આવરી લેવામાં આવે છે અને તેથી જ્યાં સુધી આપણે મજબૂત પરીક્ષણ કરી રહ્યા છીએ અને ત્યાં ઘણી નબળા પરીક્ષણો છે તો તેમાથી આપણે કોઈ પણ નબળા પરીક્ષણો કરવાની જરૂર નથી ફક્ત એક મજબૂત પરીક્ષણ પૂરતું છે તેથી શાખા અને નિવેદન કવરેજ માં કોણ મજબૂત છે જો તમે તે બતાવવા માંગતા હો કે શાખા કવરેજ વધુ મજબૂત છે તો આપણે બતાવવું પડશે કે શાખા કવરેજ નિવેદન કવરેજની બાંયધરી આપશે અને આપણે એ પણ બતાવવું જોઈએ કે નિવેદન કવરેજ વડે શાખા કવરેજ પ્રાપ્ત થતું નથી તેથી ઓછામાં ઓછી એક શાખા છે જે નિવેદન કવરેજ દ્વારા આવરી લેવામાં આવતી નથી નહિંતર તો તેઓ સમાન હશે આપણે એક રીત જોવી પડશે આપણે બતાવવું પડશે કે શાખા કવરેજ નિવેદન કવરેજ પ્રાપ્ત કરે છે અને આપણે એ બતાવવાનું પણ છે કે નિવેદન કવરેજ શાખા કવરેજ પ્રાપ્ત કરતું નથી ઓછામાં ઓછી અમુક શાખાઓ નિવેદનો દ્વારા આવરી લેવામાં આવતી નથી તો આપણે તે કેવી રીતે બતાવીએ આપણે અહીં દલીલ આપી શકીએ છીએ કે મજબૂત પરીક્ષણમાં આપણે બતાવવું પડશે કે તે નબળા પરીક્ષણના તમામ ઘટકોને આવરી લે છે આપણે દલીલ કરી શકીએ છીએ કે દરેક નિવેદનની એ કોઈ શાખા પર રહેલું છે તેથી જો બધી શાખાઓ આવરી લેવામાં આવે છે તો બધા નિવેદનો આવરી લેવામાં આવ્યાં છે ચાલો હું આ દલીલને પુનરાવર્તિત કરું છું કે દરેક નિવેદન કોઈ શાખા પર રહેલું છે તેથી જો બધી શાખાઓ આવરી લેવામાં આવી હોય તો બધા નિવેદનો આવરી લેવામાં આવ્યાં હોવા જોઈએ જેથી તે બતાવે છે કે શાખા કવરેજ નિવેદન કવરેજ પ્રાપ્ત કરશે પરંતુ આપણે કેવી રીતે બતાવીશું કે નિવેદન કવરેજ શાખા કવરેજ પ્રાપ્ત કરતું નથી તે માટે આપણે ઓછામાં ઓછું એક ઉદાહરણ આપી શકીએ જ્યાં આપણે બતાવીએ કે આપણે નિવેદન કવરેજ પ્રાપ્ત કરીએ છીએ પરંતુ તે શાખા કવરેજ પ્રાપ્ત કરતું નથી જે દર્શાવે છે કે નિવેદન કવરેજ શાખા કવરેજ પ્રાપ્ત કરતું નથી તેથી મારી પાસે તેની કોઈ સ્લાઇડ નથી ઉદાહરણ સ્લાઇડમાં લખ્યું નથી પરંતુ હું તમને એવું ઉદાહરણ આપવા કહું છે કે જ્યાં નિવેદન કવરેજ શાખા કવરેજ આપતું નથી એક સરળ ઉદાહરણ આવું હોઈ શકે છે જો a એ b કરતાં વધુ છે તો કંઈક પ્રિન્ટફ કરો તો અહીં જો a એ b કરતા વધારે છે તો પ્રિન્ટફ એક્ઝીક્યુટ થાય છે જ્યાં સુધી a એ b કરતાં વધુ છે નિવેદન કવરેજ પ્રાપ્ત થશે તેથી a ની કોઈપણ કિંમત જે b કરતા વધારે છે આપણી પાસે નિવેદન કવરેજ હશે પરંતુ નિર્ણય કવરેજ અથવા શાખા કવરેજ પ્રાપ્ત થશે નહીં કારણ કે આપણને એ પરીક્ષણની પણ જરૂર છે જે b અને b બને કેસ સેટ કરે છે તેથી પરીક્ષણ કેસ a એ b કરતા વધારે છે નિવેદન કવરેજ પ્રાપ્ત કરે છે પરંતુ શાખા કવર પ્રાપ્ત કરતું નથી અને નિવેદન કવરેજ શાખા કવરેજ પ્રાપ્ત કરતું નથી તે બતાવવાનું આ એક સારું પૂરતું ઉદાહરણ છે અને હું એમ કહી રહ્યો હતો કે ત્યાં ઘણાં સાધનો છે જે ઉપલબ્ધ છે જે ઓપન સોર્સ સાધનો છે જે નિવેદન કવરેજ શાખા કવરેજ આપી શકે છે કેટલાક પરીક્ષણના કેસ ચલાવ્યા પછી આ સાધન કયા પેકેજ માટે કેટલુ શાખા કવરેજ મળે છે તે કેટલું નિવેદન કવરેજ છે તે આપે છે અને માત્ર એટલું જ નહીં તે બતાવે છે કે કયા નિવેદનોને અમલ કરવામાં આવ્યા નથી પરંતુ જો આપણે નિવેદન શાખા કવરેજ કરીએ છીએ તો તમારે નિવેદન કવરેજ કરવાનું રહેશે નહીં જે આપણે પહેલાથી કહ્યું છે પરંતુ શું તે શક્ય છે કે જે પ્રોગ્રામમાં તમે 100 ટકા શાખા કવરેજ પ્રાપ્ત કરી શકો છો તેમાં હજી પણ ભૂલો અસ્તિત્વમાં હોઈ શકે છે અને તે ભૂલો શું છે શું આપણે એક ભૂલ આપી શકીએ છીએ જે જો આપણે 100 ટકા શાખા કવરેજ પ્રાપ્ત કરીએ તો પણ અસ્તિત્વમાં હોઈ શકે છે અને આપણે વ્હાઇટ બોક્સ પરીક્ષણ વ્યૂહરચના કેવી રીતે ડિઝાઇન કરી શકીએ છીએ જે તે ભૂલોને તપાસશે ચાલો એક ઉદાહરણ જોઇયે આપણે અહીં શરતોમાં એક અભિવ્યક્તિ છે જે કહે છે કે digit high એ સાચું છે અથવા digit low ખોટુ છે એટલે કે 1 છે હવે શાખા કવરેજ માટે જો આ પરિમાણોમાંથી કોઈ એક સાચું છે માનો કે digit high સાચો છે અને digit low ને ખરા અને ખોટા પર સેટ કરી શકીએ તો શાખા કવરેજ પ્રાપ્ત થશે તેથી ફક્ત અંકોનો ઉપયોગ કરીને સાચા અને ખોટા મૂલ્યોનો ઉપયોગ કરવો જ્યારે digit high ખોટું હોય ત્યારે ફક્ત digit low ને સાચા અને ખોટા ત્યારે સેટ કરી ને આપણે આ પ્રાપ્ત કરી શકીએ અહીં એક અથવા અભિવ્યક્તિ છે તેથી જ્યાં સુધી આ ખોટું છે ત્યાં સુધી આ સાચું કે ખોટું હોય તો તે સંપૂર્ણ અભિવ્યક્તિને સાચી કે ખોટી કરી શકે છે અને તેથી શાખા કવરેજ પ્રાપ્ત થશે પરંતુ જો આપણી પાસે ભૂલ હોય જે ફક્ત ત્યારે જ થાય છે જ્યારે digit high સાચું હોય આપણે digit high ને ખોટું અને digit low ને સાચા અને ખોટા રાખવાથી શાખા કવરેજ પ્રાપ્ત કરીએ છીએ પરંતુ digit high જ્યારે સાચું થાય ત્યારે ભૂલ આવી શકે છે તેથી 100 ટકા શાખા કવરેજ પ્રાપ્ત કર્યા પછી પણ આ ભૂલને શોધી શકશે નહીં તો આપણે શું કરી શકીએ આપણે કઈ પ્રકારની વ્યૂહરચના આપી શકીએ આપણે કન્ડિશન કવરેજ કરવું પડે છે જેને બહુવિધ શરત કવરેજ પણ કહેવામાં આવે છે તેમાં દરેક ઘટક સ્થિતિ સાચી અને ખોટી કિંમત લે છે તેથી જ્યારે અભિવ્યક્તિમાં ફક્ત એક જ સ્થિતિ હોય છે ત્યારે શાખા કવરેજ અને તે જ સ્થિતિની કવરેજ હોય છે પરંતુ જ્યારે ઘણી શરતો હોય છે શરતી અભિવ્યક્તિની પેટા શરતો તો પછી ફક્ત શાખા કવરેજ પ્રાપ્ત કરવાથી તમામ ભૂલો શોધી શકાય નહીં આપણે પેટા શરતોને સાચા અને ખોટા મૂલ્યો આપવાની વ્યક્તિગત ઘટકની સ્થિતિઓ ધ્યાનમાં લેવી પડશે ચાલો આપણે c 1 અને c 2 અથવા c 3 વાળું એક ઉદાહરણ જોઈએ તો શરત કવરેજમાં આપણી પાસે c 1 અને c 2 અને c3 સાચા અને ખોટા બંને હોવું જરૂરી છે અને બહુવિધ સ્થિતિના કવરેજમાં તમારે c 1 c 2 c 3 ની પરિસ્થિતિઓના તમામ સંભવિત સંયોજનો ધ્યાનમાં લેવું પડશે સાચું સાચું સાચું સાચું ખોટું સાચું સાચું ખોટું ખોટું ખોટું સાચું સાચું વગેરે દરેક સંયોજન જોવા પડશે અને બહુવિધ પરિસ્થિતિઓ માટે જો ત્યાં n ઘટક સ્થિતિઓ છે દરેક બે મૂલ્યો સાચા અને ખોટા લે છે તો આપણને 2n સંભવિત પરીક્ષણ કેસની જરૂર છે મૂળભૂત સ્થિતિની ચકાસણી માટે જ્યાં આપણે ચકાસીએ છીએ કે દરેક સ્થિતિ ઓછામાં ઓછી સાચી અને ખોટી કિંમતો લીધી છે કે કેમ આપણે શરતોના તમામ સંભવિત સંયોજનો લેતા નથી તેથી હું અહીં જે કહું છું તે છે કે જો c 1 અને c 2 અથવા c 3 જો આ સ્થિતિ છે ત્યાં સુધી આ સાચી સાચી સાચી અને ખોટી ખોટી ખોટી છે આમાંથી બે જ મૂળભૂત સ્થિતિ પરીક્ષણ પ્રાપ્ત કરશે કારણ કે દરેક એ સાચા અને ખોટા મૂલ્યો લીધા છે અથવા આપણી પાસે એક પરીક્ષણ કેસ હોઈ શકે છે જે સાચું ખોટું સાચું અને ખોટું સાચું ખોટું બનાવે છે જેથી ખાતરી કરશે કે દરેક શરત સાચા અને ખોટા બંને મૂલ્યો લે છે તેથી આ સ્થિતિ માટેના મૂલ્યોની સંખ્યા 2n છે જો અહીં n મૂળભૂત શરતો હોય તો આપણને 2 n ની જરૂર પડે છે અને ટકા આવરી લેવા માટે સાચી કિમત લેતી બધી મૂળભૂત પરિસ્થિતિઓ ભાગ્યા 2 મૂળભૂત શરતોની સંખ્યા થશે અને જો આપણે આને શાખા પરીક્ષણ સાથે સરખાવીએ તો શાખા પરીક્ષણ એ ખરેખર શરત પરીક્ષણની સૌથી સરળ વ્યૂહરચના છે જ્યાં આપણે માની લઈશું કે શરતનું સંપૂર્ણ પરિણામ સાચું અને ખોટું છે આપણે ખાતરી આપતા નથી કે બધી ઘટક પરિસ્થિતિઓ સાચી અને ખોટી છે તેથી શાખા પરીક્ષણ એ સૌથી કન્ડિશન સ્ટ્રેટેજી વ્યૂહરચના છે અને મૂળ સ્થિતિ એ શાખા પરીક્ષણ કરતાં વધુ મજબૂત વ્યૂહરચના છે તે બતાવવું ખૂબ જ સરળ છે તો અહીં આપણી પાસે આ હીરારચી છે નિવેદન કવરેજ સૌથી નબળું છે અને પછી આપણી પાસે આ નિર્ણય અથવા શાખા કવરેજ છે અને પછી આપણી પાસે આ મૂળ સ્થિતિની કવરેજ છે અને પછી બહુવિધ શરત કવરેજ છે મૂળભૂત સ્થિતિની કવરેજમાં આપણે ફક્ત દરેક ઘટકની સ્થિતિ સાચી અને ખોટી કિંમતો લેવી જોઇએ જ્યારે બહુવિધ સ્થિતિના કવરેજમાં આપણને આવશ્યક છે કે ઘટક સ્થિતિઓ વચ્ચેની શરતોના તમામ સંભવિત સંયોજનોની ખાતરી કરવામાં આવી છે તેથી જો તમે બહુવિધ શરત કવરેજ કરી રહ્યા છો તો આમાંથી કોઈ પણ મૂળભૂત શરત કવરેજ નિર્ણય કવરેજ અથવા નિવેદન કવરેજ કરવાની જરૂર નથી પછી તમે કહેશો કે તમે બહુવિધ શરત કવરેજ જ કેમ ન કરો કમનસીબે જ્યારે ઘટક શરતની સંખ્યા મોટી હોય ત્યારે ઘણા ટેસ્ટ કેસ ની જરૂર પડે છે અને આવી અભિવ્યક્તિ ઘણા પ્રોગ્રામ માં હોય છે દાખલા તરીકે એમ્બેડેડ નિયંત્રણ એપ્લિકેશનમાં આપણી પાસે 20 અથવા 25 ચલો શામેલ શરતી અભિવ્યક્તિ હોઈ શકે છે અને તે કિસ્સામાં આપણને 220 પરીક્ષણના કેસોની જરૂર છે તેથી આપણે તે સ્થિતિને કેવી રીતે નિયંત્રિત કરી શકીએ શું આપણે કોઈ એવું પરીક્ષણ લઈ શકીએ જે બહુવિધ સ્થિતિ પરીક્ષણ જેટલું અસરકારક હોય અને છતાં તેમાં પરીક્ષણના કિસ્સાઓની સંખ્યા વધુ ના હોય તે MCDC પરીક્ષણ છે મલ્ટિપલ કંડિશન ડિસીઝન કવરેજ પરીક્ષણ જ્યાં આપણે મલ્ટિપલ કંડિશન કવરેજ જેટલી બગ ડિટેક્શન ક્ષમતા પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરીશું અને તે જ સમયે આપણે 100 ટકા MCDC કવરેજ પ્રાપ્ત કરવા માટે જરૂરી પરીક્ષણ કેસોની સંખ્યાને ઓછી રાખવાનો પ્રયત્ન કરીશું કોઈ આશ્ચર્ય નથી કે MCDC એ ખૂબ જ લોકપ્રિય વ્હાઇટ બોક્સ પરીક્ષણ વ્યૂહરચના છે તે ઘણી પ્રમાણિત એજન્સીઓ દ્વારા ફરજિયાત છે કે પ્રોગ્રામ્સને MCDC કવરેજ હોવું જરૂરી છે તો જ સોફ્ટવેર સ્વીકાર્ય છે કેમ કે પરીક્ષણના કેસોની સંખ્યાને અયોગ્ય રીતે વધાર્યા વિના આપણે તેમાં બહુવિધ સ્થિતિ પરીક્ષણ જેટલા બગને શોધવા સક્ષમ છીયે તેથી પછીના સત્રમાં આપણે MCDC પરીક્ષણ એટલેકે મલ્ટિપલ કંડિશન ડિસીઝન કવરેજ જોઈશું અને જોઈશું કે ત્યાં શું સામેલ છે કેવી રીતે પરીક્ષણ કેસ બને છે અને ત્યાં શું મૂળભૂત ખ્યાલો છે